આ લેક્ચરમાં આપણે હોમોગ્રાફીની અલગ અલગ પ્રોપર્ટી વિશે ચર્ચા કરીશું તો ચાલો પ્રોજેક્ટક્ટિવ ટ્રાન્સફોર્મેશન ની સુવિધાઓ પર સારાંશ આપીશું આપીએ આપણે જાણીએ છીએ કે ટ્રાન્સફોર્મેશન પ્રોજેક્ટક્ટિવ છે પ્રથમ 2 ડાયમેન્શનલ પ્રોજેક્ટક્ટિવ સ્પેસ થી બીજા 2 ડાયમેન્શનલ પ્રોજેક્ટક્ટિવ સ્પેસ સુધી મેપિંગ હોવું જોઈએ અને ત્યારબાદ તે ઉલટાવી શકાય એવું અને દરેક 3 બિંદુઓને અનુરૂપ હોવું જોઈએ ઉદાહરણ તરીકે જે એક સીધી રેખા પર છે અને આપણે તે પણ ચર્ચા કરી હતી કે ત્યાં આ પ્રકારના ટ્રાન્સફોર્મેશન નું ફક્ત એક જ સ્વરૂપ છે અને આ નોન સિંગ્યુલર પ્રકારનું 3 X 3 મેટ્રિકસ છે તો ચાલો આપણે આ પ્રોજેકટીવ ટ્રાન્સફોર્મેશન ના લાક્ષણિક વિષયને ધ્યાનમાં લઈએ જેના દ્વારા આપણે આ ગુણધર્મને સમજાવી શકીએ છીએ તેથી તમે એક 2 ડાયમેન્શનલ પ્રોજેક્ટક્ટિવ સ્પેસ ને ધ્યાન માં લો અને તમે જોઈ શકો છો કે આ પ્રોજેક્શન નું એક કેન્દ્ર છે અને a પ્રોજેક્શન પ્લાન કે જે કેનોનિકલ સ્વરૂપે છે તે 1 ના અંતર પર z એક્સિસ પર આ ચોક્કસ પ્રોજેક્ટિવ સ્પેસ માટે હોય છે અને હવે આપણે બીજી એક પ્રોજેક્ટિવ સ્પેસ ને આ રજૂઆત માટે ધ્યાન માં લઈએ સમાન રજૂઆત પરંતુ તેની પાસે પ્રોજેક્શન ના મધ્યમાં અલગ કોર્ડીનેટ છે તેથી તેની પાસે કોર્ડીનેટ એક્સિસ નો અલગ અભિગમ છે અને તે મુજબ કેનોનિકલ પ્રોજેક્શન પ્લાન પણ વ્યાખ્યાયિત થાય છે આ વિષયમાં બિંદુ O એ બીજા પ્રોજેક્ટિવ સ્પેસ માં પ્રોજેક્શન નું મધ્ય છે તેથી પ્રોજેક્ટિવ સ્પેસ માં બિંદુ આપણે આગળ દર્શાવ્યું હતું તે આ સ્વરૂપમાં રજૂ થાય છે આપણે જાણીએ છીએ કે કેનોનિકલ સ્પેસમાં કોઈપણ બિંદુ રે દ્વારા દર્શાવાય છે જે પ્રોજેક્શન ના મધ્ય અને ટ્રાન્સપોર્ટ સ્પેસ માં રહેલા બિંદુ પણ આ સ્વરૂપમાં અહીં દર્શાવાય છે આપણે બતાવી રહ્યા છીએ કે ત્યાં p અને p' વચ્ચે મેપિંગ કરેલું છે તેથી ત્યાં મેપિંગ છે અને તે મેપિંગ આપણે આગળ ચર્ચા કર્યા મુજબ 3 x 3 ટ્રાન્સફોર્મેશન નું છે અને આ રીતે આપણે પ્રોજેક્ટિવ ટ્રાન્સફોર્મેશન ની વ્યાખ્યા કરીએ છીએ આપણે પ્રોજેક્ટિવ ટ્રાન્સફોર્મેશન ની કલ્પના કરી શકીએ છીએ સ્પેસ માં રહેલા દરેક બિંદુ માટે ત્યાં એક બીજુ અનન્ય બિંદુ હશે સ્પેસ માં રહેલા દરેક બિંદુ ટ્રાન્સફોર્મડ સ્પેસમાં બીજો બિંદુ હશે જ્યાં તે વિશિષ્ટ બિંદુઓ પર અનન્ય રીતે મેપિંગ કરશે તેથી આ પ્રોપર્ટી નો સારાંશ આપવા માટે આપણે આમ કહી શકીએ છીએ જો ત્યાં એક સીધી રેખા હશે અને બિંદુઓ તે સીધી રેખા પર હશે તો જો આપણે બધા જ બિંદુ અને સીધી રેખા પર મેપ કરીએ તે પણ બીજી રેખા બનાવે છે અને તે સીધી રેખામાં બધા જ મેપ બિંદુઓ આવેલા હશે તેથી આપણે કહી શકીએ છીએ કે ત્યાં l થી l સીધી રેખા પર મેપિંગ થયેલું છે અને આપણે તે ચર્ચા પણ કરી હતી કે કેવી રીતે આ ટ્રાન્સફોર્મેશન સંબંધિત છે કઈ રીતે આપણે ટ્રાન્સફોર્મડ બિંદુ મેળવી શકીએ છીએ અથવા વાસ્તવિક પ્રોજેક્ટિવ સ્પેસ ની પરાવર્તિત સીધી રેખાઓ આ બિંદુમાંથી મળે છે તેથી સીધી રેખા માટે તમારે ટ્રાન્સફોર્મેશન મેટ્રિક્સ લાગુ કરવો પડશે જે બિંદુ ટ્રાન્સપોર્ટેશન માટે ટ્રાન્સફોર્મેશન ને ઉલ્ટાવસે તેથી સંબંધોને આ ફોર્મમાં સારાંશ આપી શકાય છે કે તે બિંદુ માટે જો હું બિંદ x અને ગુણાકાર કરું તો પ્રોજેક્ટિવ સ્પેસ ની રજૂઆતમાં x એ હોમોજીનયસ કોઓર્ડીનેટ રજૂઆત છે જો હું ટ્રાન્સફોર્મેશન H નો ગુણાકાર 3 x 3 સાથે કરું તો આપણે અનુરૂપ ટ્રાન્સફોર્મ બિંદુઓ મેળવશું અને હોમોજીનયસ કોઓર્ડીનેટ રજૂઆત પણ મળશે તેવી જ રીતે રેખા માટે જો આપણે H T સાથે ગુણાકાર કરીએ જે H ના ટ્રાન્સપોઝ નો વ્યસ્ત છે તો પછી આપણે અનુરૂપ રૂપાંતરિત લાઈન મેળવીશું તો ચાલો આપણે ફરીથી ચર્ચા કરીએ કે આ પરિવર્તનમાં તેઓ કેવી રીતે અદ્રશ્ય બિંદુને સંબંધિત છે તો આ વિષય માં આપણે સમાંતર રેખા ની એક જોડ દોરીશું તેમાંની એક ને l તરીકે ઓળખીશું હવે ધારો કે l ને ટ્રાન્સફોર્મ સ્પેસમાં l દ્વારા રૂપાંતરિત કરાયેલી છે અને આપણે જાણીએ છીએ કે કઈ રીતે l અને l એકબીજાથી સંબંધિત છે તો તમે l નો ગુણાકાર કરી શકો આ મેટ્રિક્સ H ના વ્યસ્ત પ્રમાણ ના ટ્રાન્સપોઝ દ્વારા 2 ડાયમેન્શનલ પ્રોજેક્ટિવ સ્પેસમાં રજૂ થાય છે અને ત્યારબાદ તમે l ને અનુરૂપ ટ્રાન્સફોર્મેશન મેળવી શકો છો તેનો મતલબ તમારે l સાથે H T નો ગુણાકાર કરવાની જરૂર છે તે જો હું સમાંતર રેખા ના બીજા બિંદુઓને રૂપાંતરિત કરું તો આપણે બીજી સીધી રેખા મેળવીશું અને આ સીધી રેખા વાસ્તવિક પ્રોજેક્ટર સ્પેસ માંથી સમાંતર હશે પરંતુ ટ્રાન્સફોર્મ સ્પેસમાં તેઓ કન્વર્જિગ સ્ટ્રેટ લાઈન તરીકે દેખાશે અથવા તે ખરેખર કોઈ ચોક્કસ બિંદુ પર છેદે છે હવે આ બિંદુ ને આ સીધી રેખાના વેનીસિંગ બિંદુ કહેવાશે તેથી રૂપાંતરિત અવકાશમાં આ દ્રશ્ય બિંદુનું અર્થ ઘટન ખૂબ સરળતાથી થઈ શકે છે જો આપણે સમજી શકીએ કે વાસ્તવિક સ્પેસ માં આ બે સમાંતર રેખા વચ્ચે શું આંતર છેદ છે આપણે જાણીએ છીએ કે આપણે પેલા શું ચર્ચા કરી હતી કે જ્યારે બે રેખા પ્રોજેક્ટિવ સ્પેસ માં સમાંતર હોય તો તે એક એવા બિંદુ પર છેદે છે જે અનંત છે પરંતુ અહીંયા તે અનંત બિંદુ ની મર્યાદિત રજૂઆત છે અને આ વિષયમાં ઉદાહરણ તરીકે જો આપણે સીધી રેખા ને ax by c 0 આ સૂત્ર વડે રજુ કરીએ અને બધી જ રેખાઓ આ રેખા ને સમાંતર હોય છે અને આ સીધી રેખા પ્રોજેક્ટર સ્પેસમાં બિંદુને છેદે છે જે કોર્ડીનેટ ba0 દ્વારા રજૂ થાય છે આ એક હોમોજીનયસ કોર્ડીનેટ છે તેથી રેખા કે જે આ બિંદુઓને જોડે છે અને મૂળ માંથી પસાર થાય છે તે સમાન રેખા આ તત્વને રજૂ કરે છે અને આપણે જાણીએ છીએ કે આ બિંદુ ને પણ આઇડલ પોઇન્ટ તરીકે ઓળખવામાં આવે છે હવે આ સમાંતર રેખાઓ નો વેનીસિંગ પોઇન્ટ એ ટ્રાન્સફોર્મ સ્પેસ માં કાંઈ નથી પરંતુ આ જગ્યામાં આઇડલ પોઇન્ટ નું ટ્રાન્સફોર્મેશન છે તેનો મતલબ જો હું ટ્રાન્સફોર્મેશન મેટ્રિક્સ લાગુ કરું તો જો હું ટ્રાન્સફર મેટ્રિકસ ને આ બિંદુ સાથે ગુણાકાર કરો અને ત્યારબાદ આપણને વેનીસિંગ પોઇન્ટ મળશે તો આ જે આપણે મેળવી શકીએ તે છે આપણે વાસ્તવિક સ્પેસમાં સમાંતર રેખાઓ ના આંતરછેદ બિંદુ ને રજુ કરવા જોઈએ જે આકસ્મિક રૂપે b a0 છે આ કોલમ વેક્ટર સમાંતર રેખાઓ માટે આંતરછેદ બિંદુઓને રજૂ કરે છે જે રેખા પર સમાંતર હોય છે ax by c 0 તેથી જો હું તેને H સાથે ગુણાકાર કરો તો મને વેનીસિંગ પોઇન્ટ મળશે અનુરૂપ વેનીસિંગ પોઇન્ટ હવે તેનો મતલબ આ ગણતરી સાથેના પ્રોજેક્ટિવ સ્પેસમાં આ બિંદુ ને અનુરૂપ કોર્ડીનેટ હોય છે તેથી આ એક સરળ રીતે વેનીસિંગ પોઇન્ટ અને બીજું જે આપણે અહીં રજુ કર્યું છે હવે બીજો રસપ્રદ ભાગ એ છેઆપણે તે જાણીએ છીએ કે જો હું વાસ્તવિક સ્પેસમાં બીજી કોઈ સમાંતર રેખા લઈશ ધારો કે તમે સમાંતર રેખાઓ નો બીજો કોઈ એક સમૂહ લીધો અને ત્યારબાદ જો હું આ રેખાઓ નું રૂપાંતર પ્રોજેકટીવ સ્પેસમાં કરું તો તે પણ કોઈ વેનીસિંગ પોઇન્ટ પર મળશે અને આ બધા જ વેનીસિંગ પોઇન્ટ કોઈ ચોક્કસ રેખા પર હશે જેને વેનીસિંગ લાઈન તરીકે ઓળખશો તેથી તમે ટ્રાન્સફોર્મર સ્પેસમાં આ વેનીસિંગ લાઈન કેવી રીતે મેળવશો રજૂઆત શું હશે તેથી અહીં આપણે જાણીએ છીએ કે આ બધા જ વાસ્તવિક સ્પેસ માં રહેલા વેનીસિંગ બિંદુઓ છે જે કોઈ ચોક્કસ રેખા પર આવેલા છે જેને અનંત લાઈન કહેવામાં આવે છે અને તે આ રજૂઆત દ્વારા અપાયેલ છે આ રજૂઆત દ્વારા આપણે કહી શકીએ કે આ પ્રોજેક્ટિવ સ્પેસ રજૂઆતમાં બધી જ સીધી રેખાઓ છે તેથી આ વેનીસિંગ લાઈન કાંઈ નથી પરંતુ અનંત સમયે આ લાઈનનું પરિવર્તન ટ્રાન્સફોર્મેશન સ્પેસમાં થાય છે તેથી તેનો મતલબ જો હું આ અનંત રેખા પર નીચેના સમાન સૂત્રનો ઉપયોગ કરીને ટ્રાન્સફોર્મેશન લાગુ કરું તો મને અનુરૂપ વેનીસિંગ પોઈન્ટ મળશે તેથી મને આ ચોક્કસ સમીકરણ શોધી લેવા દો જે અહીંયા છુપાયેલું છે તેથી મને અહીં લખવા દો તેથી આ દ્વારા અનંત પરની રેખાને ગુણાકાર કરવા માટે આપણે શું કરી શકીએ ત્યારબાદ આપણે અનુરૂપ વેનીસિંગ લાઈન મેળવશું જે અહીંયા છે તેથી આ વેનીસિંગ પોઇન્ટનું એક અર્થઘટન છે અને આ ટ્રાન્સફોર્મેશન સ્પેસમાં વેનીસિંગ લાઈન છે તો આ બધી પ્રોપર્ટી ને ટ્રાન્સપોર્ટેશન સ્પેસ માં નિષ્કર્ષિત કરીએતેથી ફક્ત રૂપાંતર જગ્યા આ બધા ગુણધર્મો નો સાર આપવા માટે આ પ્રોજેક્ટિવ ટ્રાન્સફોર્મેશન હોમોગ્રાફી જોશે ત્યારબાદ ટ્રાન્સફોર્મ સ્પેસમાં તમને અનુરૂપ ટ્રાન્સફોર્મેશન બિંદુ મળશે તમારે એ યાદ રાખવાની જરૂર છે કે બધી રજૂઆતો હોમોજીનયસ કોઓર્ડીનેટ સ્વરૂપમાં હશે ત્યાર બાદ લાઈન ટ્રાન્સફોર્મેશન જ્યાં લાઈન નો ગુણાકાર H T મેટ્રિક્સ જોડે થવો જોઈએ જ્યાં ટ્રાન્સફોર્મેશન મેટ્રિક્સનો વ્યસ્ત ટ્રાન્સપોઝ ત્યાર બાદ તમને ટ્રાન્સફોર્મ સ્પેસ માં ટ્રાન્સફોર્મ લાઈન મળશે તેવી જ રીતે વેનીસિંગ પોઇન્ટ માટે સમાંતર રેખાઓ abcT આ રીતે રજુ થાય છે તે લાઈનનું એક સ્વરૂપ છે વેનીસિંગ પોઇન્ટ ગુણાકાર દ્વારા વાસ્તવિક સ્પેસમાં રેખાઓનું આંતરછેદ બિંદુ મેળવી શકાય છે તે ઇન્ટરસેક્શન પોઇન્ટ ની એક લાક્ષણિક રજૂઆત છે જે પરિમાણ abcને સમાંતર હોય છે અને વેનીસિંગ લાઈન એ વાસ્તવિક પ્રોજેક્ટિવ સ્પેસમાં અનંત સુધી ની ટ્રાન્સફોર્મેશન લાઈન છે જે 001T ના દ્વારા અપાય છે અને તેને ફરી એક વખત H T સાથે ગુણાકાર થાય જે ટ્રાન્સફોર્મેશન મેટ્રિક્સ ના ઇનવેર્સ નો ટ્રાન્સપોર્ટ છે અને તે આપણને વેનીસિંગ લાઈન આપશે તો આપણે એક ઉદાહરણ લઈએ જેના દ્વારા આપણે આ બધી જ ગણતરીઓ દર્શાવી શકીએ તમે એક હોમોગ્રાફી મેટ્રિક્સ ધ્યાનમાં લો જેનો અર્થ ટ્રાન્સફોર્મેશન મેટ્રિકસ છે સ્વરૂપમાં આપેલું છે તમે કહી શકો કે આ 3x3 મેટ્રિકસ છે અને તે આકસ્મિક હોવું જોઈએ અને એક બિન એકવચન હોવું જોઈએ તમે તેની ચકાસણી કરી શકો છો તો ગાણિતિક સમસ્યા એ છે કે તમારે આપેલા બે બિંદુ 2 4 2 અને 6 9 3 દ્વારા બનતી લાઈન ના ટ્રાન્સફોર્મેશન ની ગણતરી કરવી જોઈએ તેથી ચાલો આપણે જોઈએ આ ની ગણતરી કેવી રીતે કરી શકાય તો ત્યાં થોડી પદ્ધતિઓ છે જેના દ્વારા તમે આ કરી શકો છો હું તેમાંની બે પર અહીં ચર્ચા કરીશ તો પહેલી પદ્ધતિ આ પદ્ધતિમાં આપણે સૌપ્રથમ 2 4 2 અને 6 9 3 ના ટ્રાન્સફોર્મર બિંદુ ની ગણતરી કરીએ જેથી તમને પ્રોજેક્ટિવ સ્પેસમાં અનુરૂપ ટ્રાન્સફોર્મેશન પોઇન્ટ મળે તેથી તે અહીંયા દૃશ્યમાન છે હું તમને બતાવી શકું છું તો તમારી પાસે પ્રોજેક્ટિવ સ્પેસ છે જ્યાં તમારી પાસે બિંદુ p અને q છે અને p બિંદુ 2 4 2 દ્વારા અને q બિંદુ 6 9 3 દ્વારા દર્શાવાઈ છે તો તમે ટ્રાન્સફોર્મ સ્પેસમાં અનુરૂપ ટ્રાન્સફોર્મેશન શોધી શકો છો ધારો કે આ બિંદુ p અને આ બિંદુ q છે તેથી તમારે શું કરવાની જરૂર છે તમારે p સાથે ટ્રાન્સફોર્મેશન મેટ્રિક્સ H નો ગુણાકાર કરવાની જરૂર છે અને q સાથે ટ્રાન્સફોર્મેશન મેટ્રિક્સ H નો ગુણાકાર કરવાની જરૂર છે અને ત્યારબાદ તમને બિંદુ p અને q મળશે જે ટ્રાન્સફોર્મેશન બિંદુ છે હવે તમે ટ્રાન્સફર સ્પેસમાં સીધી રેખા ની ગણતરી કરી શકો છો જો હું p' અને q' રજુ કરું તો મને અનુરૂપ ટ્રાન્સફોર્મેશન મેટ્રિક્સ મળશે તો મને ફરી એક વખત આ ગણતરી જોવા દો તો પેલા મને આ મુદ્દાઓ ની રજૂઆત ઘટાડવા દો ત્યારથી ત્યાં સ્કેલર જથ્થો 2 છે હું આ બિંદુઓ 1 2 1 અને 6 9 3 વધુ સરળ રીતે રજૂ કરવા માટે આ બધા જ કોર્ડીનેટ નો ભાગાકાર કરી શકું છું હું 2 3 1 ની સરળ રજૂઆત કરી શકું છું તમે 2 4 2 અને 6 9 3 નો ઉપયોગ કરી રહ્યા છો તેથી આ ફક્ત ગણતરીઓ ની સગવડતા માટે મેં અહીં 2 લીધેલા છે હવે તમે 1 2 1 અને 2 3 1 ને ટ્રાન્સફર કરી શકો છો તો જો હું 1 2 1 ને આ મેટ્રિક સાથે ગુણાકાર કરો તો તમને 5 1 11 આ બિંદુ મળશે તમારે ચકાસણી કરવી પડશે કે તમે ક્યારેય તેનો ગુણાકાર કર્યો અને જો હું 2 3 1 નો ગુણાકાર કરું તો તમે કોઓર્ડીનેટ 12 3 16 મેળવશો હવે તમારે શું કરવું જોઈએ તમારે ટ્રાન્સફોર્મ લાઈન ની ગણતરી કરવા માટે તેનો ક્રોસ પ્રોડક્ટ લેવો જોઈએ તેથી તમે આ બેનો ક્રોસ પ્રોડક્ટ કરો છો અને તમે તેનું પરિણામ શું હોઈ શકે તે મેળવો છો તેથી આ સીધી રેખા ની રજૂઆત છે જેનો મતલબ કન્વેનશનલ કોઓર્ડિનેટ સ્વરૂપ 49x 52y 27 0 આ રીતે દર્શાવાય છે તેથી આ એક પદ્ધતિ છે જેના દ્વારા આપણે આ ગણતરીઓ ચલાવીએ છીએ હવે મને બીજી પદ્ધતિની ચર્ચા કરવા દો તો આ વિષયમાં આપણે શું કરશું તેના બદલે ટ્રાન્સપોર્ટ સ્પેસમાં લાઈન ની ગણતરી કરો તેથી હવે તમારી વાસ્તવિક પ્રોજેક્ટિવ સ્પેસને ધ્યાનમાં લો અને ફરી એક વખત બે બિંદુઓ p અને q લો તેથી તમારે આ ટ્રાન્સફોર્મેશન ની ગણતરી કરવી પડશે અથવા p અને q ની વચ્ચે ક્રોસ પ્રોડક્ટ વડે આ ટ્રાન્સફોર્મેશન ની ગણતરી કરો હવે તમે આ લાઈન નું ટ્રાન્સફોર્મેશન કર્યું અને આ વિષયમાં આપણે શું કરવું જોઈએ તમારે આ ટ્રાન્સફોર્મેશ મેટ્રિકસ H ના વ્યસ્ત ને તેની સાથે ગુણાકાર કરવો જોઈએ જે H T દ્વારા દર્શાવ્યું છે તેથી જો હું આ કાર્ય કરું તો મને ટ્રાન્સફોર્મેશન સ્પેસમાં તેને અનુરૂપ ટ્રાન્સફોર્મ લાઇન મળશે તેથી l એ H T l ની બરાબર હશે તો આ ગણતરી છે હાથ ધરવામાં આવી છે તો ચાલો હું આ ગણતરી ની વિગતવાર ચર્ચા કરું તો પહેલા આપણે આ બે બિંદુ ના ક્રોસ પ્રોડક્ટની ની ગણતરી કરીશું ની ગણતરી કરીશું અને રેખા 11 1 હશે તમે આ બે રેખા ના ક્રોસ પ્રોડક્ટની ની ગણતરી પરથી ચકાસણી કરી શકો છો અને આપણે આ રેખાને H ટ્રાન્સપોઝ ના ઇનવર્ષ સાથે ગુણાકાર કરી આપણે આ રેખાને ટ્રાન્સફોર્મ કરી શકીએ છીએ અને તમે તેને અનુરૂપ ટ્રાન્સફોર્મેશન રેખા l મેળવશો અને આ વિષય માં H 1 એક ચોક્કસ મેટ્રિકસ દ્વારા આપવામાં આવશે તેથી તમે જાણો છો કે કઈ રીતે હોમોગ્રાફી મેટ્રિકસ ના ઈનવર્ષ ની ગણતરી થાય છે અને ત્યાં તમારે ડીટર્મિનેટ ની ગણતરી કરવાની જરૂર રહેશે અને તમારે કો ફેક્ટર ની ગણતરી કરવી પડશે કો ફેક્ટર નો ટ્રાન્સપોઝ લઈ અને ત્યારબાદ તમારે ડીટર્મીનેટ દ્વારા અનુરૂપ મેટ્રિક્સનો ભાગાકાર કરવો જોઈએ જેના દ્વારા તમે અનુરૂપ ઈનવર્ષ મેટ્રિક મેળવશો તો કૃપા કરીને કોઈ સારી ગુણવત્તા વાળી બુક નો ઉપયોગ કરવો તમે ઈનવર્ષ કરવા માટેના પગલા મેળવશો અને આ ગણતરી સાથે પરિચિત થશો ખાસ કરીને આ 3x3 મેટ્રિક હશે તો તેનું ઊલટું મેળવવામાં કેટલો સમય લેવો જોઈએ નહીં મેટ્રિક્સ અને ઉલ્ટાવ્યા બાદ ટ્રાન્સફોર્મેશન મેટ્રિક અને ત્યાર બાદ તમારે આ મેટ્રિક્સનો ટ્રાન્સપોઝ લેવો જોઈએ અને ગણતરી કરવી જોઈએ તેથી જો તમે આ ગણતરી કરો તો તમારી લાઈન આ સ્વરૂપમાં આવશે તેથી અહીં તમે સ્કેલ ફેક્ટર ને નજર અંદાજ કરી શકો છો તો તમે જાણો છો કે અહીં આ સ્કેલ ફેક્ટર ને તમે નજર અંદાજ કરી શકો છો તે 49 52 27 કોલમ મેટ્રિક્સ ની રજુઆત બરાબર છે અને આ તમને સીધી રેખા નું સમાન સમીકરણ આપશે જે તમે પહેલા મેળવેલી છે તેથી આ સીધી રેખા નું સમીકરણ છે જે તમે મેળવશો આપણે આ ઉદાહરણ ચાલુ રાખીશું અહીંયા આપણે ચર્ચા કરી રહ્યા છીએ કે વેનીસિંગ લાઈન ને અનંત સુધી લાઇન ટ્રાન્સફર કરવાથી ગણતરી કરી શકાય છે જે આકસ્મિક રીતે થાય છે તેથી આપણે ગણતરી કરીશુ આપણે આ ગણતરી કરીશું અને જો હું સાથે ઈનવર્ષ અનુરૂપ ટ્રાન્સપોર્ટ નો ગુણાકાર કરું તો તમે અનુરૂપ વેનીસિંગ લાઈન આ સ્વરૂપે મેળવશો અને આ એક પરંપરાગત કોર્ડીનેટ ની રજૂઆત છે જે સીધી રેખા 5x 15y 5 0 ને સમાન છે તો હવે આપણે પ્રોજેક્ટિવ સ્પેસ ની બીજી એક રસપ્રદ પ્રોપર્ટી વિશે અભ્યાસ કરીશું અને આપણે તે પ્રોજેક્ટિવ ટ્રાન્સફોર્મેશન જોશુ જે આ સમૂહ બનાવે છે અને આપણે તેને લિનિયર ટ્રાન્સફોર્મેશન કહેશું અને આ લિનિયર ટ્રાન્સફોર્મેશન અને આ ગ્રુપ તેને આપણે પ્રોજેક્ટિવ લિનિયર ગ્રુપ કહેશું તેથી આ પ્રોપર્ટી નો સાર એ છે કે જો હું કોઈ અવકાશ મા ટ્રાન્સફોર્મેશન ને ધ્યાનમાં લવ તો પરિવર્તન દ્વારા બીજી જગ્યા માં ટ્રાન્સફોર્મેશન 1 H મળશે ત્યારબાદ આ સ્પેસ માંથી ત્રીજા પ્રોજેક્ટિવ સ્પેસ માં બીજુ ટ્રાન્સફોર્મેશન 2 દ્વારા થાય છે હવે આ 1 થી 3 નું ટ્રાન્સફોર્મેશન સીધું જ મેટ્રિકસ H દ્વારા થાય છે જે આ 2 મેટ્રિકસ 1H અને 2H કમ્પોઝ કરીને મેળવી શકાય છે આ પ્રોપર્ટી આ કારણે ધરાવે છે પ્રોજેક્ટિવ લિનિયર ગ્રુપની આ પ્રોપર્ટી તેથી તેનો મતલબ પરિવર્તનનું કાસ્કેડ એ એક ટ્રાન્સફોર્મેશન વડે બદલી શકાય છે જે આ પ્રોપર્ટીની અસરો માંનું એક છે 1 2 H H H ત્યાં તેની બીજી અસરો એ છે જો હું ટ્રાન્સફોર્મેશન ની શ્રેણીને ધ્યાનમાં લો ધારો કે પહેલા આપણે તે બિંદુઓ નો ભાગાકાર 1 H દ્વારા કરીએ ત્યારબાદ બીજા પરિવર્તિત બિંદુઓ આગળ ટ્રાન્સફોર્મેશન સ્પેસ 2H દ્વારા અને ત્રીજા ટ્રાન્સફોર્મ સ્પેસ થી ચોથા સ્થાને 3 H દ્વારા સ્પેસ ટ્રાન્સફોર્મ કરીએ અને ત્યારબાદ કાસ્કેડ દ્વારા આપણે 1 H 2 H 3 H આ બધા જ મેટ્રિક ને સરળતાથી ગુણાકાર કરી શકીએ છીએ અને આપણે એક ટ્રાન્સફોર્મેશન મેળવી શકીએ છીએ તેને સમાન રીતે રજૂ કરી શકીએ છીએ પરંતુ રસપ્રદ ભાગ એ છે કે જેમ તમે જાણો છો તેમ મેટ્રિક્સ મલ્ટીપ્લિકેશન તે બધા જ સહયોગી છે તેથી તમે આ ગુણાકાર ની ગણતરી કયા ક્રમમાં કરો છો તેનાથી કોઈ ફરક પડતો નથી તે આપણે તેની ગણતરી પ્રથમ 2 H અને ત્યારબાદ 3 H લઈને તેની ગણતરી કરી શકીએ અને પછી તેનો ગુણાકાર 1 H સાથે કરીએ અથવા પેહેલા 1 H અને 2 H નો ગુણાકાર કરીએ અને ત્યારબાદ આ મેટ્રિક્સ નો ગુણાકાર 3 H સાથે કરીએ તો આ મને કમ્પોસીટ મેટ્રીક્સ H આપશે તો આ એક બીજી પ્રોપર્ટી છે જેના દ્વારા તમે અલગ અલગ બે રચનાઓ કરી શકો અને ગ્રુપ પ્રોપર્ટી દ્વારા આ શક્ય બને છે તો ત્યાં એક ચોક્કસ ગ્રુપનું રસપ્રદ માળખું છે અને આપણે જોશું કે ત્યાં સબગ્રુપ છે અને તે સબગ્રુપ સાથે સળંગ જોડાણ છે તો આપણું મૂળ ગ્રુપ પ્રોજેક્ટીવ લિનિયર ગ્રુપ છે તેથી બધા જ પ્રોજેક્ટીવ ટ્રાન્સફોર્મેશન નો સમાવેશ એક મુખ્ય વર્ગની અંદર થશે આપણે આ બધી જ પ્રોપર્ટી ની ચર્ચા કરેલી છે તે પ્રોપર્ટી આ પ્રકારના પરિવર્તન ધરાવે છે હવે ત્યાં પ્રોજેક્ટિવ ટ્રાન્સફોર્મેશન નો ખાસ વિષય છે અને તેને અફાઈન પ્રોજેક્ટિવ ટ્રાન્સફોર્મેશન કહેવાય છે અને તે બધા અફાઈન ગ્રુપમાંથી આવે છે આ ચોક્કસ ટ્રાન્સપોર્ટેશનની એક ખાસ પ્રોપર્ટી તેની છેલ્લી રો 0 0 1 હોવી જોઈએ જેને તમે કોઈપણ સ્કેલ ફેક્ટર 0 0 1 દ્વારા ગુણાકાર કરી શકો છો તેથી તે ખૂબ જ સરળતાથી પારખી શકાય તેવું છે આપણે સરળતાથી તે નક્કી કરી શકીએ કે ટ્રાન્સફોર્મેશન અફાઈન છે કે નહીં તેથી આ અફાઈન ગ્રુપનું ખાસ વર્ગ છે જે ઓર્થોગોનલ હોઈ શકે જે મેં તમને પહેલા કહ્યું હતું તેમ બધાથી છેલ્લી રો 0 0 1 હોઈ શકે તેની કિંમત 0 0 1 હોઈ શકે અથવા આ વેક્ટર નું સ્કેલ મલ્ટીપ્લિકેશન 0 0 1 હોઈ શકે તેથી અફાઈન ગ્રુપનું સ્વરૂપ અને અફાઈન ગ્રુપ ના આ ખાસ વર્ગો યુકલીડીએન બને છે જ્યારે સબમેટ્રિક્સ તેઓ સબમેટ્રિ હોય અને અંતમાં બીજા સબગ્રુપ કે જે ખાસ વર્ગ હોય તેને ઓરીએન્ટેડ યુકલીડીએન ગ્રુપ કહેવામાં આવે છે તે ઉપર ડાબી બાજુ નો 2 x 2 સબમેટ્રિક એ 1 ને સમાન હશે તેથી આપણે આ ગ્રુપને ઓરીએન્ટેડ યુકલીડીએન ગ્રુપ કહીએ છીએ તો જેમ મેં ઓરીએન્ટેડ યુકલીડીએન ગ્રુપ નો ઉલ્લેખ કર્યો કે તે યુકલીડીએન ગ્રુપનો સબક્લાસ છે યુકલીડીએન ગ્રુપ એ અફાઈન ગ્રુપ નું સબગ્રુપ છે અને અફાઈન ગ્રુપ તે પ્રોજેક્ટિવ લિનિયર ગ્રુપ નું સબગ્રુપ છે તેથી આપણી પાસે આ ટ્રાન્સફોર્મેશન સ્પેસ ની એક સાંકડ છે આના દ્વારા મને આ લેક્ચર ને પૂર્ણ કરવા દો અને આપણે આ વિષય પર પછીના લેક્ચરમાં ચર્ચા કરીશું સાંભળવા બદલ ધન્યવાદ